આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને આ મોડેલ એક ટૂંકું મોડ્યુલ છે જ્યાં આપણે ઓપ એમ્પ ના DC ઓફસેટ પેરામીટર્સ જોઈશું જેને ઓપ એમ્પ સ્પષ્ટીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે આ ચોક્કસ લેકચરમાં જે પણ પૂર્ણ કર્યું છે તે ઝડપથી રીવાઇન્ડ કરીશું તેથી જો તમે સ્ક્રીન ઉપર આવી શકો તો ઇનપુટ વોલ્ટેજ 0 હોવા છતાં તમે શું જુઓ છો ત્યાં આઉટપુટ હશે ખરું તેથી જ્યારે તમે લેબોરેટરીમાં હોવ ત્યારે તમારે શું કરવું જોઈએ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ અને ઇન્વર્ટીંગ ટર્મિનલને ગ્રાઉન્ડ કરવાનો પ્રયાસ કરો અને જુઓ કે આઉટપુટ વોલ્ટેજ Vo શું છે અને આદર્શ રીતે તે 0 હોવું જોઈએ પરંતુ તમને જે મળશે તે એ છે કે ઇનપુટ વોલ્ટેજ 0 હોવા છતાં એક આઉટપુટ હશે આને ઓફસેટ કહેવામાં આવે છે નીચેના આ ઓફસેટનું કારણ બની શકે છે પ્રથમ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ છે આપણે જોયું છે ખરું પછી ઇનપુટ ઓફસેટ કરંટ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ઇનપુટ ઓફસેટ કરંટ અને ઇનપુટ બાયસ કરંટને કારણે કુલ ઓફસેટ વોલ્ટેજ છે આપણે દરેક પરિમાણ જોયા છે અને આ પરિમાણો છે જે ઓફસેટનું કારણ બનશે તો ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ તે વોલ્ટેજ છે જે આઉટપુટ વોલ્ટેજ 0 બનાવવા માટે આઉટપુટ વોલ્ટેજને રદ કરવા માટે ઓપ એમ્પના ઇનપુટ ટર્મિનલ્સ ઉપર લાગુ કરવા આવશ્યક છે જો તમે અહીં જુઓ છો તો આપણે ઇનપુટ વોલ્ટેજની થોડી માત્રા લાગુ કરી રહ્યા છીએ જેમ કે મારું આઉટપુટ વોલ્ટેજ 0 હશે અને જ્યારે હું મારા બંને ઇનપુટ ટર્મિનલને ગ્રાઉન્ડ સાથે જોડીશ ત્યારે આઉટપુટ વોલ્ટેજ 0 હોવા જોઈએ પરંતુ તે 0 નથી તેથી જ મારે ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર ઉપર વોલ્ટેજની થોડી માત્રા લાગુ કરવી પડશે જેથી હું આઉટપુટ વોલ્ટેજ 0 ની બરાબર મેળવી શકું તે મારા આઉટપુટ વોલ્ટેજને રદ કરવા માટે છે ખાસ કરીને જો તમે સ્ક્રીન ઉપર પાછા આવો તો તમે શું જોશો સામાન્ય રીતે મૂલ્ય 2 મિલિવોલ્ટ છે અને મહત્તમ મૂલ્ય 6 મિલિવોલ્ટ છે સામાન્ય રીતે વોલ્ટેજનું મૂલ્ય 2 મિલિવોલ્ટ અને મહત્તમ 6 મિલિવોલ્ટ છે જ્યારે ઓપન લૂપ સ્થિતિમાં ચલાવવામાં આવે છે ત્યારે તે રદ થવું જોઈએ અથવા ઉપકરણ સંતૃપ્ત થઈ શકે છે બરાબર કારણ કે થોડી માત્રામાં ઇનપુટ વોલ્ટેજ માટે પણ ઓપન લૂપ ગેઇનના કિસ્સામાં આઉટપુટ વોલ્ટેજ વધતો રહેશે જ્યાં આપણે જાણીએ છીએ તેમ ઓપન લૂપ અનંત ગેઇન ધરાવે છે તેથી આઉટપુટ સંતૃપ્ત થશે તેથી જ આપણે તેને ઓપન લૂપમાં અથવા ક્લોઝ લૂપની ગોઠવણીમાં ઉપયોગ કરતા પહેલા આપણે હંમેશા આઉટપુટ વોલ્ટેજને રદ કરવાનો પ્રયાસ કરવો પડશે આ નલિંગ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ VIO ની મદદથી કરી શકાય છે તેથી જો તમે આગલા એક ઇનપુટ ઓફસેટ કરંટ તરફ આગળ વધો જેમ આપણે આ જોયું છે કે ઇનપુટ કરંટ વચ્ચે મોટો તફાવત છે અને ઇનપુટ ઓફસેટ કરંટ છે અને સામાન્ય રીતે રદ કરવામાં આવે છે સામાન્ય રીતે ન્યૂનતમ મૂલ્ય 20 નેનોમીટર અને મહત્તમ મૂલ્ય 200 નેનોમીટર છે તો આપણે તકનીકી રીતે આઉટપુટ વોલ્ટેજ Vo ને કેવી રીતે રદ કરવાનો પ્રયાસ કરીએ તે શું છે કે આપણે Vo ને 0 ની બરાબર કરવાની જરૂર છે તેથી પ્રથમ આપણે ઇનપુટ ટર્મિનલ્સને ગ્રાઉન્ડ ઉપર શોર્ટ કરીએ છીએ જેમ તમે જોઈ શકો છો અને VEE સાથે વાઇપર સાથે કંમ્પન્સેશન પિન વચ્ચે પોટેન્ટીયોમીટરને જોડો જુઓ હવે આપણે 5 અને 1 પિન વચ્ચે પોટેન્ટીયોમીટરને જોડી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે આપણે પોટેન્ટીયોમીટરને જોડી રહ્યા છીએ હવે આ ઓપરેશનલ એમ્પ્લીફાયરની અન્ય પિનની ભૂમિકા છે તમે જાણો છો કે સામાન્ય રીતે ઓપ એમ્પમાં 8 પિન 2 3 4 નો ઉપયોગ થાય છે ચાલો આપણે તેમને એક પછી એક જોઈએ આપણે 1 કનેક્ટ કરી રહ્યા નથી પિન 2 ઇન્વર્ટીંગ છે પિન 3 નોન ઇન્વર્ટીંગ છે પિન 4 VCC છે પિન 5 જોડાયેલ નથી પિન 6 એ આઉટપુટ છે પિન 7 પ્લસ VCC છે પિન 1 અને 5 નો ઉપયોગ Vo થી null ને સરભર કરવા માટે થાય છે અને પિન 8 જોડાયેલ નથી તેથી 1 અને 5 ની વચ્ચે તમે પોટેન્ટીયોમીટરને જોડી શકો છો ખરું વાઇપરથી પોટેન્ટીયોમીટરને VEE પિન વચ્ચે જોડો હવે આપણે શું કરવાનું છે પોટેન્ટીયોમીટર સામાન્ય રીતે 10 ટર્ન ડિવાઇસ છે મીટરને આઉટપુટ સાથે જોડો અને આ પિન ઉપર પોટેન્ટીયોમીટરને એડજસ્ટ કરો કે આઉટપુટ વોલ્ટેજ 0 થાય આને VEE સાથે જોડીને અને પછી જો હું પોટેન્ટીયોમીટર મૂલ્યમાં ફેરફાર કરું જો હું પોટેન્ટીયોમીટરના મૂલ્યને બદલવાનું ચાલુ રાખું જ્યારે આઉટપુટ વોલ્ટેજ Vo 0 ની બરાબર થાય ત્યારે હું પોટેન્ટીયોમીટરના મૂલ્ય સુધી પહોંચીશ આ આઉટપુટ વોલ્ટેજ Vo ને રદ કરવાની તકનીક છે તેથી આપણે ઇનપુટ બાયસ કરંટ પણ જોયો છે ખરું ઝડપથી પુનરાવર્તન કરીએ તે કરંટની સરેરાશ છે જે ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલમાં વહે છે મૂલ્ય આશરે 7 થી 80 નેનો એમ્પીયર છે વિભેદક ઇનપુટ પ્રતિકાર જેને ઇનપુટ પ્રતિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તે પ્રતિકાર સિવાય બીજું કંઈ નથી જ્યારે તમે જુઓ ઉપકરણના ઇનપુટ ટર્મિનલ્સ મૂલ્ય LM741 માટે 2 મેગા ઓહ્મથી FET ઇનપુટ ઉપકરણો માટે 1012 ઓહ્મ સુધી ચાલે છે આઉટપુટ પ્રતિકાર આઉટપુટ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચેનો પ્રતિકાર છે આ આઉટપુટ પ્રતિકાર 75 ઓહ્મ અથવા ઓછાનું લાક્ષણિક મૂલ્ય ધરાવે છે ઇનપુટ કેપેસીટન્સ વિશે ગ્રાઉન્ડ સાથે જોડાયેલા અન્ય ટર્મિનલ સાથે ઇન્વર્ટીંગ અથવા નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર માપવામાં આવેલો સમકક્ષ કેપેસીટન્સ તમામ સ્પષ્ટીકરણ શીટ્સ ઉપર ન હોઈ શકે તેથી જ્યારે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની સ્પષ્ટીકરણ શીટ જોઈએ છીએ ત્યારે તમે ઇનપુટ કેપેસીટન્સ જોઈ શકશો નહીં સામાન્ય રીતે LM741 માટે ઇનપુટ કેપેસીટન્સનું મૂલ્ય 1 4 પીકોફરાડ છે તો તે શું છે સમકક્ષ કેપેસીટન્સ ક્યાં તો ઇન્વર્ટીંગ અથવા નોન ઇન્વર્ટીંગ ઉપર માપવામાં આવે છે માપન ક્યાં તો ઇન્વર્ટીંગ અથવા નોન ઇન્વર્ટીંગ ટર્મિનલના સંદર્ભમાં થાય છે જે અન્ય ટર્મિનલ સાથે ગ્રાઉન્ડ છે બરાબર તેથી ઇન્વર્ટીંગ ટર્મિનલ અને ગ્રાઉન્ડ અથવા નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચેની કેપેસીટન્સ સામાન્ય રીતે 1 4 પીકોફરાડ જેટલું મૂલ્ય ધરાવે છે પાવર સપ્લાય રેન્જ શું છે પાવર સપ્લાય રેન્જ વિભેદક અથવા સિંગલ એન્ડેડ પાવર સપ્લાય પ્રકારની હોઈ શકે છે આપણે આ લેકચરની શરૂઆતમાં જોયું છે મહત્તમ પ્લસ માઇનસ 20 પ્લસ 22 વોલ્ટ છે મોટા ભાગનો સમય આપણે જે વાપરીએ છીએ તે પ્લસ માઇનસ 15 વોલ્ટ આઉટપુટ વોલ્ટેજ સ્વિંગ વિશે આઉટપુટ વોલ્ટેજ સ્વિંગ એ આઉટપુટ વોલ્ટેજની રેન્જ છે બરાબર પાવર સપ્લાય વોલ્ટેજ ઉપર આધાર રાખે છે અને સામાન્ય રીતે પ્લસ માઇનસ 13 5 વોલ્ટ છે હવે આ તે છે જ્યારે તમારું આઉટપુટ વોલ્ટેજ પ્લસ માઇનસ 15 વોલ્ટ હોય છે તેથી આઉટપુટ વોલ્ટેજ કેટલું સ્વિંગ કરી શકે છે તે સપ્લાય વોલ્ટેજના મહત્તમ 85 થી 90 ટકા સુધી સ્વિંગ કરી શકે છે તેથી તમારા આઉટપુટ વોલ્ટેજની રેન્જ પાવર સપ્લાય વોલ્ટેજ ઉપર આધારિત છે અને સામાન્ય રીતે લગભગ 85 થી 95 ટકા છે સામાન્ય રીતે પ્લસ માઇનસ 13 5 વિશે જો સપ્લાયને પ્લસ માઇનસ 15 વોલ્ટ કહેવામાં આવે છે એટલે કે બાયસ પ્લસ 15 વોલ્ટ છે ઇનપુટ વોલ્ટેજમાં ફેરફારના જવાબમાં આઉટપુટ વોલ્ટેજમાં ફેરફારનો મહત્તમ દર સ્લીવ રેટ છે ઇનપુટ વોલ્ટેજના સંદર્ભમાં આઉટપુટ વોલ્ટેજમાં ફેરફારનો મહત્તમ દર ઉપકરણ ઉપર મોટા પ્રમાણમાં આધાર રાખે છે વધુ સારું અને આઉટપુટ ફેરફારોને ઝડપી પ્રતિભાવ આપે છે એટલે કે સ્લીવ રેટ પણ દર્શાવે છે કે આઉટપુટ કેટલી ઝડપથી બદલાઈ શકે છે જ્યારે આપણે ઇનપુટ બદલીએ છીએ તે સ્લીવ રેટનું કાર્ય છે તેથી હવે જો આપણે LM741 વિશે સ્લીવ રેટ માટે છેલ્લી લાઈન વાંચીએ તો તે લગભગ 0 5 વોલ્ટ પ્રતિ માઈક્રોસેકન્ડ છે અને LM318 માટે તે લગભગ 70 વોલ્ટ પ્રતિ માઇક્રોસેકન્ડ છે છેલ્લે ગેઇન બેન્ડવિડ્થનું ઉત્પાદન એ ઉપકરણની બેન્ડવિડ્થ સિવાય બીજું કંઈ નથી જ્યારે ઓપન લૂપ ગેઇન 1 હોય અને ઉપકરણની બેન્ડવિડ્થને ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટ કહેવામાં આવે છે તેથી આ તમામ ઓપ એમ્પ સ્પષ્ટીકરણો છે આ બધા ઓપન પરિમાણો છે અથવા મોટાભાગના ઓપ એમ્પ પરિમાણો છે જે આપણે આ વિશિષ્ટ લેકચરમાં આવરી લીધા છે બરાબર અમારા આગામી લેકચરમાં વિવિધ કાર્યક્રમો માટે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવામાં આવશે જેમ કે વિવિધ સર્કિટ્સ ઇન્વર્ટીંગ નોન ઇન્વર્ટીંગ વિભેદક એમ્પ્લીફાયર ઇન્ટિગ્રેટર એડર કમ્પરેટર છે તેથી આપણે જોઈશું કે કેવી રીતે ઓપ એમ્પનો ઉપયોગ અમારા આગામી લેકચરમાં વિવિધ સર્કિટ માટે થઈ શકે છે ત્યાં સુધી જે પણ કહેવામાં આવ્યું છે તે આ વિશિષ્ટ સ્પષ્ટીકરણો જુઓ અને આ સમગ્ર લેકચર 4 અલગ અલગ મોડ્યુલોમાં વહેંચાયેલું હતું જો હું સાચો છું તો બધા મોડ્યુલો ઉપર એક નજર નાખો બધા મોડ્યુલોને સમજો પછી તમે સમજી શકશો કે ઓપરેશનલ એમ્પ્લીફાયરની વિશિષ્ટતાઓ શું છે બરાબર તેથી હું તમને આગલા વર્ગમાં જોઉં છું અને ત્યાં સુધી કાળજી લો અને ચાલો આપણે આગળના વર્ગમાં શું શીખીએ છીએ ઠીક છે